નમસ્તે તો આજે હું એ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યો છું જે છે ગ્રૂપ ડાયનેમિક્સગતિશાસ્ત્રની સમજણ આ 2 ભાગોમાં છે ભાગ 1 અને ભાગ 2 દરેકમાં લગભગ 30 મિનિટનો સમય હોય છે તેથી હું જૂથ સંબંધિત પ્રક્રિયા વગેરેના અર્થ વિશે વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યો છું હવે મારા અગાઉના પ્રવચનોમાં મેં પહેલેથી જ સમજાવ્યું છે કે કાર્ય કેવી રીતે વધારવું અને ખાસ કરીને તેઓ કેવી રીતે વાતચીત કરે છે અને કેવી રીતે અમે જૂથને ખૂબ અસરકારક બનાવી શકીએ તેથી આજે હું જૂથોને લગતી બાબતો અને જૂથો કેવી રીતે સ્વરૂપો છે અને જૂથ અને ગતિશીલતા શું છે તેની વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યો છું તો શરૂઆત કરવા માટે હું કેટલીક સ્લાઇડ્સ બતાવીશ અને અહીં તમે જોઈ શકો છો કે જૂથ ગતિશીલતાનો અર્થ શું છે ગ્રુપ ડાયનેમિકગતિશાસ્ત્રમાં 2 શબ્દોનો સમાવેશ થાય છે કારણ કે તે સ્પષ્ટ છે કે તેને જૂથ અને ગતિશાસ્ત્ર કહેવામાં આવે છે જૂથ એ મૂળભૂત રીતે 2 અથવા વધુ લોકોનું સમૂહ છે અને ગતિશાસ્ત્ર ગ્રીક શબ્દ પરથી આવે છે જેનો અર્થ બળ થાય છે આમ જૂથ ગતિશીલતા સામાજિક પરિસ્થિતિઓમાં જૂથના સભ્યો વચ્ચેના દળોની ક્રિયાપ્રતિક્રિયાથી સંબંધિત છે આ જૂથ ગતિશીલતાનો ખૂબ જ મૂળભૂત અર્થ છે તો આખો વિચાર એ છે કે આપણે સમજવું પડશે કે જૂથો કેવી રીતે બને છે શું છે મનોવિજ્ઞાન કયા પ્રકારના સભ્યોની આવશ્યકતા છે તેઓ કેવી રીતે એકબીજા સાથે વર્તે છે અને અંતિમ ધ્યેય પ્રાપ્ત કરવા માટે તેઓ કેવી રીતે સાથે મળીને કામ કરે છે તો આ એક જૂથનો આખો વિચાર છે કારણ કે આજે જૂથમાં ઘણા કાર્યો કરવા માટે આપવામાં આવે છે અને પછી જૂથના સભ્યો સાથે મળીને કામ કરે છે ક્યારેક તેઓ સમસ્યાઓ હોય છે ક્યારેક કામ સમયસર થાય છે ક્યારેક તે સમયસર થતું નથી આવી બધી બાબતો ખૂબ જ મહત્વપૂર્ણ છે ખાસ કરીને તે વ્યક્તિ માટે કે જે જૂથ બનાવી રહી છે તેથી વ્યક્તિએ જૂથોને લગતી આંતરિક વાર્તા અથવા આંતરિક સમસ્યાઓને સમજવી પડશે તેથી મૂળભૂત રીતે જૂથ ગતિશીલતા જૂથના વલણ અને વર્તણૂકીય પેટર્ન સાથે વ્યવહાર કરે છે આ વસ્તુઓ જૂથની ખૂબ જ મહત્વપૂર્ણ વલણ અને વર્તન પેટર્ન છે જૂથની ગતિશીલતા એ સંબંધિત છે કે જૂથો કેવી રીતે રચાય છે તેમની રચના શું છે અને આ રીતે તેમની કામગીરીમાં કઈ પ્રક્રિયા અનુસરવામાં આવે છે તે જૂથની અંદર કાર્યરત ક્રિયાપ્રતિક્રિયા અને દળો સાથે સંબંધિત છે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જો લોકો જૂથ વચ્ચે સારી ક્રિયાપ્રતિક્રિયા કરી શકતા નથી જો લોકો એકબીજા માટે સમજણ ધરાવતા ન હોય જો લોકો સામાન્ય ધ્યેય પ્રાપ્ત કરવા માટે રસ ન દાખવે તો કદાચ જૂથમાં કામ કરવું અને સફળતાના ચોક્કસ બિંદુ સુધી પહોંચવું ખૂબ મુશ્કેલ બની જાય છે જૂથ એ બે અથવા વધુ લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ એક સામાન્ય અર્થ અને પોતાનું મૂલ્યાંકન શેર કરે છે અને સામાન્ય લક્ષ્યો હાંસલ કરવા માટે સાથે આવે છે દરેક જૂથ માટે એક સામાન્ય ધ્યેય છે અને તેઓએ સાથે મળીને કામ કરવું જોઈએ અને પ્રાપ્ત કરવું જોઈએ તેથી તેઓએ ઘણું બધું શેર કરવું પડશે ઘણી બધી વસ્તુઓ શેર કરવી પડશે માહિતી તેઓએ કેટલીકવાર ખુલાસો કરવો પડે છે તેઓએ પોતાની વચ્ચે વિશ્વાસ કેળવવો પડે છે આવી બધી બાબતો જરૂરી છે અને આવા પ્રકારના લોકોને ઓળખવા ખરેખર ખૂબ જ રસપ્રદ છે કે જેઓ સાથે મળીને કામ કરી શકે અને જેઓ એકબીજાના દૃષ્ટિકોણને સમજી શકે અને ધ્યેય પ્રાપ્ત કરવા માટે હંમેશા પ્રયત્નો કરે બીજા શબ્દોમાં કહીએ તો તમે જોઈ શકો છો કે જૂથ એ લોકોનો સંગ્રહ છે જેઓ એકબીજા સાથે સંપર્ક કરે છે અને સભ્યો તરીકે અધિકારો અને જવાબદારીઓને સ્વીકારે છે અને જેઓ એક સામાન્ય ઓળખ વહેંચે છે હવે એકવાર જૂથ બની જાય પછી એક સામાન્ય ઓળખ થાય છે એટલે વ્યક્તિઓ એવી કહેવત નહીં હોય કે તેમની કોઈ વ્યક્તિગત ઓળખ હોય છે બલ્કે તે એક જૂથ ઓળખ બની જાય છે જેમ કે કોઈ તે જૂથને નામ આપી શકે છે જૂથ બી જૂથ સી કેટલીકવાર સંદેશાવ્યવહારના વર્ગો શીખવતી વખતે અમને વર્ગમાં ખૂબ જ રસપ્રદ રસ હોય છે અને અમુક સોંપણીઓ માટે અમે શું કરીએ છીએ કે અમે વર્ગને જૂથોમાં વિભાજીત કરીએ છીએ અને શું થાય છે કે જ્યારે કેટલાક 3 4 જૂથો રચાય છે ત્યારે તેમની વચ્ચે એક કુદરતી બંધન હોય છે જૂથના સભ્ય અને તેઓ ગઈકાલ સુધી તેઓ એકબીજા સાથે વાત કરતા ન હતા જે ક્ષણે જૂથ રચાય છે તે તરત જ તમને કોઈક પ્રકારની ખબર હોય છે સભ્યોમાં સંબંધની કોઈ પ્રકારની ચિંતા આવે છે અને તેઓ ખૂબ નજીક અનુભવે છે અને ચેટિંગ ચર્ચા અને તેઓ ખૂબ ખુલ્લા બની જાય છે તેથી આ પણ ખૂબ જ રસપ્રદ છે કે જ્યારે કોઈ વ્યક્તિ જૂથમાં હોય છે ત્યારે હંમેશા સામાન્ય ધ્યેય પ્રાપ્ત કરવા માટે તે અથવા તેણીને જૂથ સાથે ઓળખવામાં આવે છે તેથી તેઓ બધા તેમના જૂથ માટે સાથે મળીને કામ કરશે અને તેઓ હંમેશા વિચારશે અને તુલના કરશે કે મારા જૂથને અન્ય કરતા વધુ સારું પ્રદર્શન કરવું જોઈએ જેથી સભ્યોમાં એવી લાગણી છે આ જૂથની ગતિશીલતા હકીકતમાં ખૂબ જ રસપ્રદ છે જો તમે મનોવિજ્ઞાનને સમજો અને જૂથની રચના કરો તો ખરેખર ઘણી સારી વસ્તુઓ નિર્ધારિત સમયની અંદર કરી શકાય છે આ મુદ્દા પર વધુ વિચારણા કરવા માટે જૂથ ગતિશીલ એ સામાજિક જૂથમાં બનતી વર્તણૂકો અને મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓની એક પદ્ધતિ છે અને આ આંતર જૂથ ગતિશીલતા અથવા સામાજિક જૂથો વચ્ચે હોઈ શકે છે જે આંતર જૂથ ગતિશીલતા છે આ અભ્યાસ સામાન્ય હિતના ક્ષેત્રમાં નિર્ણય લેવાની વર્તણૂકને સમજવામાં ઉપયોગી થઈ શકે છે તેથી જો ત્યાં સામાન્ય રસ છે તેથી આ પ્રકારના અભ્યાસનો અર્થ જૂથ અથવા રચના થાય છે અને જૂથની ગતિશીલતા ખરેખર અમુક સામાન્ય ધ્યેય હાંસલ કરવા માટે ખૂબ જ મદદરૂપ છે સંસ્થામાં તે શૈક્ષણિક સંસ્થાઓ હોઈ શકે છે તે કોઈ ફેક્ટરી અથવા કંપની હોઈ શકે છે અથવા કોઈપણ અન્ય સામાજિક સંસ્થા સ્વૈચ્છિક સંસ્થા હોઈ શકે છે હંમેશા તે જરૂરી છે કે લોકોએ એક જૂથમાં કામ કરવું જોઈએ અને જે ક્ષણે તે જૂથ તરીકે ગણવામાં આવે છે ત્યારે વ્યક્તિ હંમેશા તેનો ભાગ વિચારે છે જૂથની અથવા એવી લાગણી હોવી જોઈએ કે તે અથવા તેણી ચોક્કસ જૂથ સાથે સંબંધ ધરાવે છે અને પોતાને તે જૂથ સાથે ઓળખે છે અને હંમેશા શ્રેષ્ઠ પ્રયાસ કરવાનો પ્રયાસ કરે છે જાતિવાદ લૈંગિકવાદ અને સામાજિક પૂર્વગ્રહોના અન્ય સ્વરૂપોને સમજવા માટે જૂથ ગતિશીલતા પણ મુખ્ય છે અને મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર માનવશાસ્ત્ર અને વિજ્ઞાન શિક્ષણ સામાજિક કાર્ય વ્યવસાય વગેરે અને સંદેશાવ્યવહાર અભ્યાસમાં આ ક્ષેત્રની એપ્લિકેશનોનો અભ્યાસ કરવામાં આવે છે તેથી આ ખરેખર કંઈક ખૂબ જ રસપ્રદ છે કે આ એક એવું ક્ષેત્ર છે જ્યાં લોકો મેં ઉલ્લેખિત ક્ષેત્રમાં કામ કરવા માંગે છે કારણ કે આ ક્ષેત્રોને હંમેશા અમુક પ્રકારના જૂથની જરૂર હોય છે જ્યાં લોકો કામ કરી શકે અને લોકો સમજી શકે ઉદાહરણ તરીકે આ પણ એટલું જ છે મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર અને સંચાર અભ્યાસ જેવા ક્ષેત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે જૂથ એક એવી વસ્તુ છે કે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને કામ પૂર્ણ કરવા માટે હંમેશા લોકો બનાવવાનો પ્રયાસ કરે છે અથવા નેતાઓ અથવા સંચાલકો અથવા જે સંસ્થામાં જવાબદાર છે તે હંમેશા આવા જૂથ બનાવવાનું પસંદ કરે છે જે ખૂબ જ કાર્યાત્મક બની જાય છે અને તેઓ આપેલ કાર્ય કરવા પ્રયાસ કરે છે હવે વિદ્વાનો પરંપરાગત રીતે સંમત થાય છે કે સાદી એસેમ્બલી અથવા લોકોનો સંગ્રહ એ ખરેખર એક જૂથ નથી જ્યાં સુધી તેમનો સામાન્ય હેતુ ન હોય તેથી જ્યારે આપણે જૂથ વિશે વાત કરીએ છીએ તેનો અર્થ એ છે કે એક સામાન્ય હેતુ હોવો જોઈએ જો ત્યાં કોઈ હેતુ સામાન્ય લક્ષ્ય સામાન્ય હેતુ ન હોય તો જૂથ ખૂબ કાર્યાત્મક અથવા ખૂબ અસરકારક રહેશે નહીં તેથી આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જૂથના સભ્યો પાસે એક સામાન્ય ધ્યેય હોવો જોઈએ દરેક સભ્યને એવી લાગણી હોવી જોઈએ કે તેમની પાસે નિર્ધારિત લક્ષ્ય છે અને તેમણે તે ચોક્કસ લક્ષ્ય પ્રાપ્ત કરવાનું છે જૂથોમાંના લોકો સંગઠિત છે સમાન જૂથના સભ્યો તરીકે એકબીજા પ્રત્યે જાગૃતિ ધરાવે છે અને તેમની વચ્ચે વાતચીત કરે છે સંદેશાવ્યવહારના વિદ્યાર્થી તરીકે મેં જે બધું કર્યું છે તેના પર ભાર મૂક્યો છે કે તમે જાણો છો કે સંદેશાવ્યવહાર ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ છે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જ્યાં સુધી સારી વર્તણૂકનો સંબંધ છે કારણ કે ફક્ત બધું જ તેના પર નિર્ભર રહેશે કે લોકો કેવી રીતે વાતચીત કરે છે અને એકબીજા સાથે વાર્તાલાપ અને સંદેશાવ્યવહાર જેમ કે તમે જાણો છો તેમાં શેરિંગ ડિસ્ક્લોઝરજાહેરાત ક્રિયાપ્રતિક્રિયા અન્ય લોકો માટે ચિંતા કરતી ઔપચારિક અનૌપચારિક ચર્ચાઓ શામેલ છે જ્યાં સુધી જૂથની કામગીરીનો સંબંધ છે ત્યાં સુધી આ બધી બાબતો ખૂબ ખૂબ જ જરૂરી અને મહત્વપૂર્ણ છે તેથી જૂથના સભ્યોએ એકબીજા સાથે વાતચીત કરવી જોઈએ અને હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે બધા કોઈ ચોક્કસ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છીએ હવે જૂથ અને ટીમને લગતી ઘણી વાર મૂંઝવણ આવે છે જૂથ શું છે અને ટીમ બરાબર શું છે લોકો મૂંઝવણમાં મૂકે છે મૂળભૂત રીતે ઘણી વખત એવું બને છે કે જૂથ અને ટીમ બંને શબ્દો એકબીજાના બદલે વાપરવામાં આવે છે સામાન્ય રીતે લોકો વિચારે છે કે જૂથ અને ટીમ એક રીતે કહી શકે છે કે હા તેઓ ખૂબ નજીક છે જ્યાં સુધી કાર્યપ્રણાલી અને અન્ય બાબતોનો સંબંધ છે ત્યાં સુધી ખૂબ સમાન છે પરંતુ તે જ સમયે ટીમ અને જૂથની કેટલીક વિશિષ્ટ વિશેષતાઓ છે વાસ્તવમાં જૂથ અને ટીમ શબ્દ સામાન્ય રીતે એકબીજાના બદલે વાપરવામાં આવે છે પરંતુ જૂથ અને ટીમ વચ્ચે અલગ અલગ તફાવતો છે ઉદાહરણ તરીકે આપણે હંમેશા કહીએ છીએ કે ક્રિકેટ ટીમ ક્રિકેટ જૂથ નથી અથવા અમારી પાસે એક વિશેષ રુચિ જૂથ છે ખાસ રસ ધરાવતી ટીમ નથી મુખ્ય તફાવત એ છે કે ટીમની શક્તિ અથવા ધ્યાન તેમના હેતુની સમાનતા અને વ્યક્તિઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે તેના પર આધાર રાખે છે બીજી બાજુ એક જૂથ મોટી સંખ્યામાં લોકો અથવા કેન્દ્રિત ક્રિયા હાથ ધરવા માટે સંકલિત ઇચ્છા ધરાવતા હોઈ શકે છે જૂથ એ સંખ્યાબંધ વ્યક્તિઓ છે જે એક કારણ અથવા કારણ માટે એકમ બનાવે છે અને ટીમ એ સિદ્ધિઓનો સંગ્રહ છે જે એક સામાન્ય ધ્યેય માટે એક સાથે આવે છે જેને પૂર્ણ કરવાની જરૂર છે તેથી આ ટીમ અને જૂથને લગતી કેટલીક ખૂબ જ અલગ વિશેષતાઓ છે પરંતુ અંતિમ હેતુ એક ટીમ અથવા જૂથમાં કામ કરતી વ્યક્તિ માટે સમાન હોઈ શકે છે કે જે તેમને હાંસલ કરવા માટે ચોક્કસ લક્ષ્ય છે પરંતુ પ્રક્રિયા થોડી અલગ હોઈ શકે છે હવે જૂથની વિશેષતાઓ પર આવીએ છીએ હવે ત્યાં કેટલીક વિશેષતાઓ છે જેની આપણે ચર્ચા કરવા માંગીએ છીએ જે કદ અથવા હેતુને ધ્યાનમાં લીધા વગર દરેક જૂથની સમાન લાક્ષણિકતાઓ છે ઉદાહરણ તરીકે 2 અથવા વધુ વ્યક્તિઓનું જૂથ એટલે કે તે ફક્ત એક માણસનું જૂથ ન હોઈ શકે ઓછામાં ઓછા 2 અને 2 કરતાં વધુ લોકો હોવા જોઈએ જે જૂથના સભ્ય છે ઔપચારિક સામાજિક માળખું જૂથમાં માળખું હોવું જોઈએ તેનો અર્થ એ છે કે કોણ શું કામ કરશે દરેક માટે સામાન્ય ભાગ્ય સમાન છે તે નથી તે વ્યક્તિગત રીતે દરેક વ્યક્તિનું સામાન્ય ભાગ્ય અને પછી સામાન્ય લક્ષ્ય હશે જેમ કે મેં પહેલાથી જ સામસામે વાતચીત કરી છે સામાન્ય રીતે જૂથના સભ્યો આજકાલ સામ સામે ક્રિયાપ્રતિક્રિયા કરવા માટે હંમેશા સારી હોય છે લોકો સંચારના અન્ય વિવિધ માધ્યમો દ્વારા પણ ક્રિયાપ્રતિક્રિયા કરી રહ્યા છે પરંતુ સામ સામે વાતચીત હંમેશા શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે અહીં આપણે ફક્ત શબ્દો અને વાક્યોને સમજી શકતા નથી પણ તે વ્યક્તિના ચહેરાના હાવભાવ અને શરીરની ભાષા તે વ્યક્તિની લાગણીઓ અને લાગણીઓ કારણ કે વાતચીતમાં આપણે જે પણ વાત કરીએ છીએ તે આપણી લાગણીઓ અને લાગણીઓથી ભરેલું છે કે નહીં તે પણ એટલું જ મહત્વનું છે તેથી સામસામે વાતચીત કરવાથી ઘણો ફરક પડે છે પરસ્પર નિર્ભર એટલે લોકોને લાગે છે કે એવું નથી કે કોઈ સભ્યને લાગે કે હું ગમે તે કરી શકું છું મને ગમે છે અને હું એકમાત્ર એવી વ્યક્તિ છું જે હું શ્રેષ્ઠ છું એવું નથી તેઓ હંમેશા એક બીજા પર નિર્ભર હોય છે જેથી તેઓ એકબીજાની મદદ મેળવવા માટે એકબીજા પર આધાર રાખે જેથી તેઓ સાથે મળીને કામ કરી શકે અને હંમેશા છેલ્લી તારીખને પહોંચી વળવા અથવા લક્ષ્ય હાંસલ કરવાનો પ્રયાસ કરી શકે જૂથ સભ્યો તરીકે સ્વ વ્યાખ્યા જૂથના સભ્ય તરીકે સ્વયંને વ્યાખ્યાયિત કર્યું કે હા હું આ કરી શકું છું હું કરી શકું છું કે દરેક સભ્ય ખૂબ ઉત્સાહ પ્રોત્સાહન અન્યને પ્રોત્સાહિત કરીને આગળ આવે છે તમે આ કરો હું આ કરીશ અને પછી અમે સાથે મળીને કામ કરીએ છીએ તે ખાસ માટે સામાન્ય ધ્યેય અને અન્ય લોકો દ્વારા માન્યતા અને તે પણ પ્રશંસા અથવા સારા શબ્દોના આદાનપ્રદાનના સ્વરૂપમાં સરસ શબ્દો કેટલીક ભેટો અથવા થોડી છૂટના સ્વરૂપમાં માન્યતા હોવી જોઈએ તેથી આ વસ્તુઓ હંમેશા ઉત્સાહ અને ઉત્સાહ સાથે આગળ વધવામાં એકબીજાને મદદ કરે છે તેથી આ વસ્તુઓ ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યાં સુધી જૂથની લાક્ષણિકતાઓ સંબંધિત છે હવે જૂથની રચનાના અમુક તબક્કાઓ છે જે હું અહીં સમજાવવા માંગુ છું એક ખૂબ જ પ્રખ્યાત વિદ્વાન તેમનું નામ બ્રુસ ટકમેન વર્ષ 1965માં છે તેઓ એક મનોવૈજ્ઞાનિક છે તેમણે જૂથ વિકાસના પાંચ તબક્કાનો પ્રસ્તાવ મૂક્યો હતો જ્યારે જૂથો ચાલુ હોય ત્યારે વિવિધ તબક્કાઓ શું હોય છે જૂથ કેવી રીતે આગળ વધે છે તેને પ્રથમ રચના કહેવામાં આવે છે જૂથ અસ્તિત્વમાં આવવાનું શરૂ કરે છે અને તેના કાર્ય અને પ્રક્રિયાની પ્રકૃતિ વિશે નેતા પાસેથી માર્ગદર્શન અને દિશા માંગે છે એટલે કે તેની પ્રકૃતિ કાર્યનું સ્વરૂપ શું છે અને એકવાર આપણે સમજીએ કે બરાબર શું કરવું અથવા હાંસલ કરવું અને પછી આવા લોકોને શોધવાનો પ્રયાસ શરૂ કરવો જોઈએ જેમને તે ચોક્કસ ક્ષેત્રમાં અમુક પ્રકારની રુચિઓ હોય છે કારણ કે જો લોકોને રસ ન હોય તો તેમની પાસે સામાન્ય રુચિઓ નથી અને જો તેમને બળપૂર્વક જૂથમાં મૂકવામાં આવે તો કદાચ તે મદદ કરશે નહીં તેથી હંમેશા એવા લોકોને ઓળખવાનો પ્રયાસ કરવો જોઈએ કે જેમને તે ચોક્કસ મુદ્દા અથવા ચોક્કસ વિચાર માટે કોઈ પ્રકારની ચિંતા હોય જેમાં તેઓ ઘણું યોગદાન આપી શકે અને તેઓને ઘણો રસ હોય રચના પછી આગળનો તબક્કો આવે છે જેને તોફાન કહેવામાં આવે છે જૂથ તેના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાની રચનાત્મક પ્રક્રિયા શરૂ કરે છે પરંતુ સામાજિક ભાવનાત્મક અને સંબંધોના તોફાનો અને વ્યક્તિઓ વચ્ચેના આંતરવ્યક્તિત્વ સંઘર્ષમાં ફસાઈ શકે છે જ્યારે રચના પછી બીજો તબક્કો આવે છે તોફાન આવે છે કારણ કે અહીં શરૂઆતમાં ઘણા બધા વિચારો ધરાવતા લોકો કેટલાક વિચિત્ર વિચારો હોઈ શકે છે કે ઘણા બધા મતભેદો આવી શકે છે એકબીજા સાથે સહમત નથી પરંતુ કોઈપણ રીતે તકરાર માનવામાં આવે છે તે પણ ખૂબ જ યોગ્ય ભાવનાથી ધ્યાનમાં લેવું જોઈએ અને જે પણ સારી વસ્તુઓ અથવા રચનાત્મક બાબતો છે જે દરેકના વિચારને મહત્વ આપીને યોગ્ય સમજણ સાથે લઈ શકાય છે તો અહીં આ તોફાનનો અર્થ છે કે લોકો સંમત થઈ શકે છે કદાચ સંમત ન પણ હોય કદાચ ગમશે નહીં તેથી ઘણી બધી વસ્તુઓ અને આ પણ શરૂઆતમાં જરૂરી છે તો આ બીજો તબક્કો છે જ્યાં લોકોમાં ઘણા બધા વિચારો હોય છે વિરોધાભાસી વિચારો હોય છે મતભેદના મતભેદ હોય છે ઠીક છે તે રહેવા દો પરંતુ રચનાત્મક ચર્ચા પછી તેઓ આગળના તબક્કામાં આવશે અને તેને નોર્મિંગ કહેવામાં આવે છે જૂથ વિકાસનો ત્રીજો તબક્કો કાર્ય પ્રદર્શન વિશે વધુ ગંભીર ચિંતા દ્વારા ચિહ્નિત થયેલ છે ડાયડ્સ અથવા ટ્રાયડ્સત્રિપુટી ખોલવાનું શરૂ કરે છે અને જૂથમાં અન્ય સભ્યોની શોધ કરે છે કામગીરી માટે વિવિધ ધોરણો સ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવે છે તેથી હવે આ તે તબક્કો છે જ્યારે ધોરણો અમે ઘણી ચર્ચા કરી છે આપણે જોઈએ છીએ કે આપણે કઈ રીતે આગળ વધવાના છીએ તે રીતે અમુક ધોરણોને ઔપચારિક બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં તેથી આ તે તબક્કો છે જ્યાં ધોરણો રચાય છે અને દરેક વ્યક્તિએ ધોરણોના આધારે આ દિશામાં કામ કરવા માટે સંમત થવું જોઈએ ચર્ચા પછી સભ્યો તેમના પોતાના જૂથ અને સંબંધ માટે વધુ જવાબદારી લેવાનું શરૂ કરે છે હવે આ તે તબક્કો છે જ્યાં દરેક વ્યક્તિ જવાબદારી અનુભવે છે ઓહ મને આ ચોક્કસ કાર્ય સોંપવામાં આવ્યું છે હવે હું અથવા મારા સાથીદાર સાથે મળીને કામ કરીશું અને એક વખત સ્ટેજ પૂર્ણ થયા પછી જૂથ માટે ખૂબ જ મહત્વપૂર્ણ કંઈક કરવાનો પ્રયાસ કરીશું વંશવેલો વિશે સ્પષ્ટ ચિત્ર ઉભરી આવશે નેતૃત્વનું કોણ શું કરશે પ્રથમ બીજું ત્રીજું વંશવેલોમાં આની જેમ એક જૂથ નેતા પછી અન્ય ગૌણ કદાચ કેટલાક અન્ય લોકો ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે ચોક્કસ માટે જવાબદાર હશે સમૂહ રચનાના મજબૂતીકરણ અને જૂથની ઓળખ અને મિત્રતાની ભાવના સાથે નોર્મિંગ સ્ટેજ પૂરો થયો તેનો અર્થ એ કે લોકો પાસે હાંસલ કરવા માટે એક સામાન્ય ધ્યેય છે અને તેમને કાર્ય સોંપવામાં આવ્યું છે કદાચ એક કે બે લોકો પાસે એક ચોક્કસ કાર્ય કરવા માટે છે અન્ય લોકો પાસે કરવા માટે કેટલીક અન્ય વસ્તુઓ છે તો તે જેમ પરંતુ દરેક વ્યક્તિ વિચારે છે કે આપણે બધા સાથે છીએ અને જૂથ માટે કામ કરીએ છીએ તેથી આને નોર્મિંગ સ્ટેજ કહે છે હવે આગળના તબક્કાને પ્રદર્શન કહેવામાં આવે છે આ એક સંપૂર્ણ કાર્યકારી જૂથનો એક તબક્કો છે જ્યાં સભ્યો પોતાને એક જૂથ તરીકે જુએ છે અને કાર્યમાં સામેલ થઈ જાય છે હવે વાત આવી છે કે તેઓ હવે છે ધારો કે કાર્ય કરવા દરેક વ્યક્તિ યોગદાન આપે છે અને સત્તાનો આંકડો પણ જૂથના એક ભાગ તરીકે જોવામાં આવે છે જૂથના સભ્યોને અનુસરવામાં આવે છે અને જૂથની અસરકારકતાની પ્રક્રિયાને સુનિશ્ચિત કરવા માટે સામૂહિક દબાણ કરવામાં આવે છે હવે સંક્ષિપ્ત ચર્ચાના ધોરણો નક્કી થયા પછી હા પરફોર્મ કરી રહ્યા છીએ હવે આ એક એવો તબક્કો છે જ્યાં તેઓએ પ્રદર્શન કરવાનું છે અને પ્રદર્શન માટે તેઓએ સખત મહેનત કરવી પડશે તેઓએ તેમના પ્રયત્નોમાં નિષ્ઠાવાન હોવું જોઈએ અને તેઓ એકબીજાને મદદ કરવાનો પ્રયાસ કરે છે સાથે આવે છે અને પ્રદર્શન કરે છે કારણ કે ફક્ત કહેવું અને ચર્ચા અલબત્ત આ વસ્તુઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ જૂથનો અંતિમ ઉદ્દેશ એ છે કે તેઓ કેવી રીતે પ્રદર્શન કરવા જઈ રહ્યા છે કારણ કે બધું જ નિર્ભર રહેશે જૂથની સફળતા આખરે નિર્ભર રહેશે કે તેઓ કેવી રીતે કરવામાં આવે છે જો તેઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે જો પ્રદર્શન તદ્દન અસરકારક છે તો જૂથ સફળ છે જૂથ બહારના વાતાવરણની માહિતીના પ્રકાશમાં તેના ધ્યેયના વિકાસને પુનઃવ્યાખ્યાયિત કરી શકે છે અને તે ધ્યેયોને આગળ ધપાવવા માટે સ્વાયત્ત ઇચ્છાશક્તિ બતાવી શકે છે આ તબક્કે જૂથની લાંબા ગાળાની સધ્ધરતા સ્થાપિત થાય છે અને તેનું પોષણ થાય છે તેથી હંમેશા પરિસ્થિતિના આધારે ધ્યેયને પુનઃવ્યાખ્યાયિત કરવાનો અવકાશ હોવો જોઈએ કારણ કે કેટલીકવાર બહારના વાતાવરણની બહારની શક્તિઓ હોય છે જે કદાચ આપણા હાથમાં ન હોય તેથી અમારે તમારા મનમાં તે બાબતોનું ધ્યાન રાખવું પડશે અને પરિસ્થિતિના આધારે તે ચોક્કસ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે અમે હંમેશા થોડો થોડો ફેરફાર કરવાનો પ્રયાસ કરી શકીએ છીએ હવે આગળના પગલાને મુલતવી રાખવું કહેવામાં આવે છે તેનો અર્થ શું થાય છે પ્રોજેક્ટ ટીમ ટાસ્ક ફોર્સ અથવા અન્ય કોઈ જૂથ જેવા કે જેની પાસે મર્યાદિત કાર્ય હોય છે તેના કિસ્સામાં પણ પાંચમો તબક્કો હોય છે અને તેને મુલતવી મુલતવી તરીકે ઓળખવામાં આવે છે તેનો અર્થ એ છે કે કેટલીકવાર જૂથને વિખેરી નાખવાનું નક્કી કરે છે કેટલાક સભ્યો પ્રદર્શનથી ખુશ થઈ શકે છે અને કેટલાક જૂથના સભ્યો સાથે મળવાનું બંધ થવાથી નાખુશ થઈ શકે છે મુલતવી રાખવાને શોક તરીકે પણ ઓળખવામાં આવે છે જે જૂથની સ્થગિતતા પર શોક કરે છે હા કેટલીકવાર તમે જાણો છો કે મુલતવી રાખવું વધુ સારું છે કારણ કે તે ઉલ્લેખિત છે કે જ્યારે કેટલીક ખૂબ જ અસ્થાયી સોંપણીઓ કેટલાક કામચલાઉ કાર્યો કરવા માટે આપવામાં આવે છે અને તે સમય માટે કરવામાં આવે છે અને પછી કોઈ મોટી સિદ્ધિ અથવા મોટા હેતુ માટે કંઈક કરવાનું છે તેથી આ બાબતો હાલ પુરતી મુલતવી રાખવામાં આવી છે અને લોકો અહીં જ રોકાશે અને અન્ય બાબતો આવે ત્યાં સુધી થોડો સમય રોકાશે અને પછી આગળ વધશે અહીં એ નોંધવું જોઇએ કે કાયમી જૂથો માટે ઉપર જણાવેલ જૂથ વિકાસના આ ચાર તબક્કા માત્ર સૂચક છે વાસ્તવમાં આ માત્ર સૂચક છે અનેક તબક્કાઓ એકસાથે ચાલી શકે છે તો સંશોધકના મત મુજબ આ કેટલાક સૂચનો છે કેટલાક તબક્કાઓ છે પરંતુ આ માત્ર કેટલાક સૂચનો છે અને એવું નથી કે આ માત્ર એવી બાબતો છે જેની ચર્ચા થવી જોઈએ અને વાસ્તવિકતામાં આ એકમાત્ર તબક્કા છે જેના પર ઘણા તબક્કાઓ જઈ શકે છે ત્યાં ઘણા વધુ તબક્કાઓ હોઈ શકે છે કારણ કે દરેક જૂથ અને દરેક કાર્ય અનન્ય છે આપણે કહી શકીએ કે 3 4 5 આ સ્ટેજ બરાબર છે માત્ર ચર્ચાના હેતુ માટે પરંતુ અનુભવ અને જ્ઞાનના આધારે વ્યક્તિઓ બદલાતી રહે છે જો કંઈક વધુ જરૂરી હોય તો કેટલાક વધુ તબક્કાઓ જરૂરી છે વધુ ચર્ચાની જરૂર છે બહારની એજન્સીઓની મદદની જરૂર છે ઠીક છે બધું જ કરવું જોઈએ કારણ કે જૂથનો અંતિમ ઉદ્દેશ એ છે કે લક્ષ્ય કેવી રીતે પ્રાપ્ત કરવું કાર્ય કેવી રીતે કરવું બીજાને કેવી રીતે સમજાવવું કેવી રીતે સાથે મળીને કામ કરવું જેથી આપણે સફળ થઈએ તેથી આ બધી બાબતો મેળવવા માટે જરૂરી છે કે દરેક પરિસ્થિતિ દરેક સોંપણી દરેક સંદર્ભ અનન્ય હોઈ શકે અને સંદર્ભના આધારે સમયના આધારે પરિસ્થિતિના આધારે તે તદ્દન શક્ય છે કે વ્યક્તિ અત્યાર સુધી થોડો ફેરફાર કરે કારણ કે આ તબક્કા સંબંધિત છે હવે અન્ય એક વિદ્વાન જેમણે ફિશરને આ ક્ષેત્રમાં બોલાવ્યા અને તેમણે જૂથની પ્રગતિનું મોડેલ આપ્યું છે કે કેવી રીતે જૂથ પ્રગતિ કરે છે તેથી આ ઓરિએન્ટેશનઅભિગમ સંઘર્ષ ઉદભવ અને મજબૂતીકરણ છે આ માત્ર પ્રગતિ છે એટલે એક પછી એક જૂથ કેવી રીતે એક પગલું આગળ વધી રહ્યું છે પહેલું ઓરિએન્ટેશન અભિગમ છે કે જૂથના સભ્ય એકબીજાને ઓળખે છે અને તેઓ જે સમસ્યાનો સામનો કરવા માટે બોલાવે છે તેની સાથે પકડમાં આવે છે ત્યાં ઓરિએન્ટેશનઅભિગમ હોવું જોઈએ કે તે જરૂરી હોવું જોઈએ કે હા જૂથ ચોક્કસ હેતુ માટે છે ત્યાં છે જરૂરિયાત જૂથ જરૂરી છે અને તે હેતુ માટે જૂથની રચના કરવામાં આવે છે અને પછી આગળનો તબક્કો આવે છે જે સંઘર્ષ છે જૂથ સમસ્યાને પહોંચી વળવાના સંભવિત માર્ગો વિશે દલીલ કરે છે અને કોઈક ઉકેલ શોધવાનું શરૂ કરે છે જ્યાં અલબત્ત કોઈ સમસ્યા હોય ત્યાં કોઈ ઉકેલ હોઈ શકે જો જૂથના સભ્યો એકબીજા સાથે ચર્ચા કરે તો આ સંઘર્ષ ઉકેલી શકાય છે અને આમાંથી કંઈક ખૂબ જ રચનાત્મક બહાર આવી શકે છે સંઘર્ષ પછી જે આગામી છે તે ઉદભવ છે અગાઉના તબક્કામાંથી વિકસિત માને હિન્દી શબ્દ નો ઉદભવ ત્યારે થાય છે જ્યારે સર્વસંમતિનો કોઈ દિવસ ઉગવા લાગે છે અને જૂથ સમજૂતી તરફ આગળ વધવાનું શરૂ કરે છે સર્વસંમતિ લોકો એકબીજા સાથે સંમત છે ઠીક છે અમારી પાસે ઘણી તકરાર હતી હવે ચાલો આપણે કોઈ પ્રકારનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરીએ કે શ્રેષ્ઠ શું હશે અને તેને ઉદભવ અને અંતે મજબૂતીકરણ કહેવાય છે જૂથ ઓળખે છે કે તે સર્વસંમતિ સુધી પહોંચી રહ્યું છે અને કાર્ય પૂર્ણ કરવા માટે તે સર્વસંમતિને સ્પષ્ટપણે એકીકૃત કરે છે તેથી દરેક સભ્ય જૂથ હવે પ્રદર્શન કરવાનો પ્રયાસ કરે છે અને કાર્ય કરવાનો પ્રયાસ કરે છે આ જૂથ પ્રક્રિયાના કેટલાક તબક્કા છે જૂથ કેવી રીતે પ્રગતિ કરે છે તે પ્રગતિ તેથી હું મારા આગલા લેક્ચરમાં આ જૂથ ગતિશીલતાના બાકીના ભાગને ચાલુ રાખીશ પરંતુ આ પ્રથમ ભાગનો સારાંશ આપવા માટે હું કહેવા માંગુ છું કે જૂથ ગતિશીલતા એવી વસ્તુ છે જે ઘણી પરિસ્થિતિઓમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે ઘણી પરિસ્થિતિઓમાં ઘણા ક્ષેત્રો કામ કરાવવા માટે ઘણી સંસ્થાઓને શિસ્ત આપે છે અને પછી વ્યક્તિએ મનોવિજ્ઞાનને સમજવું પડશે કે જૂથ એકબીજા સાથે કેવી રીતે વર્તે છે એટલે કે જૂથના સભ્યો એકબીજાની વચ્ચે હશે અને સંભવિત સમસ્યાઓ શું થઈ શકે છે ભવિષ્યમાં આ સંભવિત સમસ્યાઓથી બચવા માટે શરૂઆતથી જ કેવી રીતે વ્યક્તિએ જૂથની રચનામાં ખૂબ કાળજી રાખવી જોઈએ જો લોકો જૂથની રચના રચના અને કાર્ય વિશે થોડી સાવધાની રાખે થોડી સાવધાની રાખે તો તેઓ આવા જૂથની રચના કરવાની સ્થિતિમાં હશે જે ખૂબ જ ગતિશીલ છે અને જે ચોક્કસપણે મહાન પરિણામ સાથે આવશે અને દરેક જણ ખુશ થશે અને જીતશે પરિસ્થિતિ જૂથ ગતિશીલતા ખરેખર ખૂબ જ રસપ્રદ બાબત છે અને લોકો આ કરી રહ્યા છે અને આશા છે કે આ જીવનના ઘણા ક્ષેત્રોમાં ખૂબ જ ઉપયોગી થશે